સોફ્ટવેર પરીક્ષણ પરના આ કોર્સમાં તમારું સ્વાગત છે 20 થી વધુ અડધા કલાકના સ્લોટ્સમાં આપણે પ્રોગ્રામ પરીક્ષણ પર કેટલાક ખૂબ જ અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીશું અમે અપેક્ષા રાખીએ છીએ કે દર્શકે ઓછામાં ઓછા થોડાક પ્રોગ્રામ્સ લખયા હશે અને તેમને પ્રોગ્રામિંગ માં થોડો અનુભવ હશે જે આ વ્યાખ્યાનોને સમજવામાં મદદરૂપ રહેશે જ્યારે કોઈક નવા પ્રોગ્રામર પ્રોગ્રામ લખે છે ત્યારે તેમાં ઘણી બધી ભૂલો થઈ શકે છે વ્યાવસાયિક પ્રોગ્રામર પણ ભૂલો કરી શકે છે અને જ્યારે કોડમાં ભૂલો હોય છે ત્યારે પરીક્ષણ દરમિયાન પ્રોગ્રામ નિષ્ફળ થઈ શકે છે ઉદાહરણ તરીકે તમે પ્રોગ્રામ ક્રેશ અથવા ખોટા પરિણામો જોયા હશે ચાલો હવે આપણી પરિભાષા સાચી કરીએ જ્યારે પ્રોગ્રામમાં ખામી હોય છે જેને આપણે ડીફેક્ટ પણ કહીશું ત્યારે પ્રોગ્રામ પરીક્ષણ દરમિયાન નિષ્ફળ થઈ શકે છે પરંતુ જો પ્રોગ્રામમાં ભૂલો અથવા ખામી હોય તો પણ પરીક્ષણ દરમિયાન પ્રોગ્રામ નિષ્ફળ ન થાય તેવું બની શકે છે તે શા માટે છે ઘણા કારણો હોઈ શકે છે પરીક્ષણ કેસ તે બગને પ્રદર્શિત કરતું નથી અથવા બગ એવી રીતે બન્યું હોઇ શકે કે તે પ્રોગ્રામની નિષ્ફળતાનું કારણ હંમેશા નથી હોતું પરંતુ ત્યાં પ્રોગ્રામ નિષ્ફળ થવાની સંભાવના હોય છે ચાલો હવે આ શરતોને યોગ્ય કરીએ કારણ કે તમે આ શરતો - ભૂલ ખામી અને નિષ્ફળતા વાપરવા જઇ રહ્યા છો જ્યારે પણ કોઈ પ્રોગ્રામ લખે છે પછી ભલે તે કોઈ નવો પ્રોગ્રામર હોય અથવા ખૂબ અનુભવી પ્રોગ્રામર હોય ભૂલો થવાની સંભાવના હોય જ છે કારણ કે આ પ્રોગ્રામ લેખન છે અને તેમાં સ્વાભાવિક રીતે ભૂલની સંભાવના છે આ પરિભાષાઓને IEEE ધોરણ 1044 માં વ્યાખ્યાયિત કરવામાં આવી છે જે 1993 માં બનાવવામાં આવ્યું તેમાં ભૂલ ખામી અને નિષ્ફળતા બધાને સમાનાર્થી તરીકે માનવામાં આવતા હતા પરંતુ તે દસ્તાવેજમાં 2010માં સુધારણા કરવામાં આવી હતી કારણ કે તે માનવામાં આવતું હતું કે આટલી બધી શરતોમાં ભૂલ ખામી અને નિષ્ફળતા એક જ વસ્તુ દર્શાવે છે તે જોઈતો હેતુ પ્રાપ્ત કરતું નથી જ્યારે આપણે તેનો જુદો જુદો અર્થ કરીએ છીએ ત્યારે વધુ સારી રીતે વાપરી શકાય છે અને આ હેતુ માટે IEEE માં ભૂલ અને મિસ્ટેક સમાનાર્થી છે ભૂલ ખામી અને નિષ્ફળતા પણ સમાનાર્થી હતા પરંતુ આ વચ્ચે તફાવત છે પ્રોગ્રામર પ્રથમ સ્પષ્ટીકરણ ડિઝાઇન અને કોડ વિકસિત કરીને સોફ્ટવેર વિકસાવે છે અને આ દરેક પ્રવૃત્તિ દરમિયાન તે ભૂલ કરી શકે છે જેને આ આપણે આ લીલા લંબચોરસ લીલા હીરા દ્વારા બતાવી રહ્યા છીએ પરંતુ તે પછી દરેક ભૂલ એ ખામી ડિફેક્ટ અથવા બગનું કારણ બની શકે નહીં પ્રોગ્રામની દરેક ભૂલને પ્રોગ્રામ કોડમાં ખામી સર્જે એવું જરૂર નથી હોઈ શકે છે પ્રોગ્રામર i માં j માં લખવા માંગતો હતો પરંતુ તે પછી તેણે ભૂલથી i ને 2 લખ્યું પરંતુ તે પછી કોડમાં જે તે સમયે હંમેશાં i નું મૂલ્ય 2 હોય છે પણ તે બગ નથી પ્રોગ્રામ સંતોષકારક રીતે કાર્ય કરે છે કારણ કે j ની શરૂઆત 2 થી કરવામાં આવી હતી અને તેણે i માં j ની જગ્યાએ 2 લખ્યો હતો તેથી પ્રોગ્રામરે ભૂલ કરી પણ હજી પણ તે ખામીનું કારણ બન્યું નહીં હવે જે બધી ખામી છે બધી નિષ્ફળતાઓને કારણ આપી શકે નહીં કેટલાક ખામી એવી હોઈ શકે છે જેના માટે પરીક્ષણના કેસો અમલમાં ન હોય તે ખૂબ જ ભાગ્યે જ એક વાર આવે છે અથવા તેમાં ખામી હોવા છતાં પણ તે પ્રોગ્રામની નિષ્ફળતાનું કારણ નથી કારણ કે હજી પણ સંભવત પરિણામ સ્વીકાર્ય છે હવે ચાલો જોઈએ કે પ્રોગ્રામર કેવા પ્રકારની ભૂલો કરે છે સંશોધન દ્વારા ખૂબ અનુભવી પ્રોગ્રામર દ્વારા કેટલી ભૂલો કરવામાં આવે છે તે શોધવામાં આવ્યું અનુભવી પ્રોગ્રામર જ્યારે તેઓ કોડ લખે છે ત્યારે સરેરાશ કોડની 1000 લીટીઓ દીઠ 50 બગ કરે છે અને તે એક નોંધપાત્ર સંખ્યા છે અને મોટી સંખ્યામાં નિષ્ફળતાનું કારણ બની શકે છે પરંતુ વપરાશકર્તાઓને ખરેખર તેનો અનુભવ થતો નથી કેમકે એ ભૂલો અથવા નિષ્ફળતાનો કોડ આપતા પહેલા પરીક્ષણ કરવામાં આવે છે કંપનીઓ સોફ્ટવેરને રીલિજ કરતાં પહેલા પરીક્ષણ કરે છે અને રિસર્ચ કહે છે કે સોફ્ટવેરના વિસ્તૃત પરીક્ષણ પછી પણ કોડની 1000 લીટીઓ દીઠ એક ભૂલ હોય છે અને આ ભૂલો કે જે પ્રોગ્રામર કરે છે બગના સ્રોત શું છે ભૂલ 60 ટકા સ્પષ્ટીકરણ અને ડિઝાઇન ને લીધે હોય છે અને આશરે 40 ટકા સ્ત્રોત કોડ દ્વારા કરવામાં આવે છે અને આપણે કહી રહ્યા હતા કે એક ખામીયુક્ત પ્રોગ્રામ જે પ્રોગ્રામ વારંવાર નિષ્ફળ જાય છે તે ગ્રાહકો દ્વારા સ્વીકારવામાં આવે નહીં તેઓ તેને અસ્વીકાર કરશે અને તેથી કોઈ કંપની સોફ્ટવેર ઘણી ભૂલો સાથે જાહેર કરશે નહીં તેથી તેઓએ ભૂલોને ઘટાડવાની જરૂર છે ભૂલો ઘટાડવા શું કરવું જોઇયે ભૂલો ઘટાડવા માટે ઉપલબ્ધ વિવિધ તકનીકીઓ શું છે કંપનીઓ ઉપયોગ કરે છે તે 4 પ્રાથમિક તકનીકો છે એક તકનીક સમીક્ષા છે પ્રોગ્રામ કોડમાં અમુક ખામી હોય તો તે સમીક્ષા મીટિંગ દરમિયાન પકડાય છે સ્પષ્ટીકરણ અને ડિઝાઈનમાં જે દોષ છે તે સમીક્ષા બેઠકો દ્વારા પકડાય છે અને પછી પરીક્ષણ ભૂલોને ઘટાડવાનું એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે ઑપચારિક સ્પષ્ટીકરણ અને ચકાસણી અને યોગ્ય ડેવલપમેંટ પ્રક્રિયાનો ઉપયોગ છે તેથી યોગ્ય પદ્ધતિથી વ્યવસ્થિત ડેવલપમેંટશીલ સોફ્ટવેર કોડ માં બગની શક્યતા ઘટાડી શકાય છે પરંતુ આપણે કોઈ પ્રોગ્રામને કેવી રીતે ચકાસીએ છીએ તેના પર ધ્યાન આપતા પહેલા ચાલો આપણે પ્રોગ્રામને પૂરતા પ્રમાણમાં પરીક્ષણ ન કરવાના પરિણામ જોઈએ એવી ઘણી ઘટનાઓ છે કે જેમાં સાહિત્યમાં નોંધ લેવામાં આવી છે જ્યાં પરીક્ષણ નહીં કરવાનો ખર્ચ વિનાશક રહ્યો છે એક ઉદાહરણ કે જે ઘણીવાર નિહાળવામાં આવે છે તે એરીએન 5 રોકેટ છે જે 2000 ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેણે લોંચ થયાના માત્ર 37 સેકંડમાં જ આત્મ વિનાશ કર્યો હતો તે મિશન નિષ્ફળ થયું તેનું કારણ શું હતું કારણ કે કોડમાં બગ હતો જે શોધી કાઢવામાં આવ્યો હતો અને જો તમે ભૂલ કેવી રીતે થઈ તેની વિગતો તરફ ધ્યાન આપશો તો તમે જોશો કે તે અગાઉના કોડના ફરીથી ઉપયોગને કારણે હતું પરંતુ તે પછીનું મશીન જે એક જૂનું મશીન હતું તે ઓછા શક્તિશાળી પ્રોસેસરનો ઉપયોગ કરી રહ્યું હતું અને તે પછી જ્યારે તે નવી મશીન માટે બનાવેલ નંબર ઓવર ફ્લોનું કારણ બન્યું કેમકે તે 64 બીટ પ્રોસેસર હતું પરંતુ તે પછી તે શોધી કઢાયું કે લોંચ કરતા પહેલા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું નહોતું અને આ અપવાદ માટે હેન્ડલર અક્ષમ હતું આ બગનો કુલ ખર્ચ 1 અબજ ડોલરથી વધુ આવ્યો હતો તેથી કોઈપણ સોફ્ટવેર માટે સપર્યાપ્ત પરીક્ષણની જરૂર હોય છે પરંતુ પ્રથમ આપણે પ્રશ્નનો જવાબ આપવો જરૂરી છે કેકેવી રીતે કોઈ સોફ્ટવેર પરીક્ષણ કરે છે ચાલો આપણે કહીએ કે પ્રોગ્રામ લખનાર વ્યક્તિને પૂછો કે તે પ્રોગ્રામનું પરીક્ષણ કેવી રીતે કરશે તે એક સરળ જવાબ આપશે કે હું ઇનપુટમાં કેટલાક મૂલ્યો આપીશ અને પરિણામનું અવલોકન કરીશ કે તે સાચું છે કે કેમ અને પછી હું બીજી કિંમતો ઇનપુટ માં આપીશ તેથી તે એક સરળ પ્રકારનું પરીક્ષણ છે જ્યાં પ્રોગ્રામર ઇનપુટ આપે છે અને પછી આઉટપુટ નિરીક્ષણ કરે છે જો પ્રોગ્રામ અપેક્ષા મુજબ વર્તે છે કે કેમ અને જો પ્રોગ્રામ આઉટપુટ પછી તેની અપેક્ષા સાથે મેળ ખાતું નથીતો તે વિચારે છે કે પ્રોગ્રામ નિષ્ફળ ગયો છે અને જો તેને લાગે છે કે પ્રોગ્રામ નિષ્ફળ ગયો છે તો તે એક પરીક્ષણ અહેવાલ તૈયાર કરે છે જેમાં તે દર્શાવશે કે કઈ શરતો માટે પ્રોગ્રામ નિષ્ફળ થયો આપેલ કિંમત શું હતી અને શું પરિણામ આવ્યું અને આ ટેસ્ટમાં તમામ ભૂલો માટે રિપોર્ટ લેવામાં આવશે બાદમાં તેનું ડિબગીંગ કરી અને પછી કોડને સુધારવા અથવા સ્પષ્ટીકરણ અથવા ડિઝાઇન જેમાં ભૂલ હોય તે બદલવામાં આવી શકે છે હવે આપણે આપણે કેવી રીતે પરીક્ષણ કરી શકાય તે જોતાં પહેલાં પરીક્ષણ વિશે કેટલીક હકીકતો જોઇયે એ તમામ પ્રવૃત્તિઓ કે જે સોફ્ટવેર બનાવવામાં કરવામાં આવે છે તેમાથી વાસ્તવમાં પરીક્ષણ સૌથી વધુ સમય લે છે બધી કંપનીઓ ઓછામાં ઓછા 50 ટકા પ્રયત્નો પરીક્ષણ પર અને 50 ટકા સ્પષ્ટીકરણ ડિઝાઇનિંગ કોડિંગ અને તેથી વધુમાં ખર્ચ કરે છે પરંતુ તે પછી એક વસ્તુ કે આપણે કહી શકીએ કે કોઈ કંપની ડિઝાઇનિંગ અથવા કોડિંગ અથવા તેથી સ્પષ્ટતાની તુલનામાં પરીક્ષણ માટે મોટા પ્રમાણમાં પ્રયત્નો કરે છે તેથી કંપનીને મોટી સંખ્યામાં પરીક્ષકોની જરૂર પડશે અને તે સાચું છે ફક્ત કોઈપણ કંપનીમાં જાવ અને કોઈ વ્યક્તિ સાથે વાત કરો અને પૂછો કે તે શું કરે છે 50 ટકા ચાન્સ છે કે તે કહેશે કે હું એક પ્રોગ્રામ ચકાસી રહ્યો છું અને તેનો અર્થ એ છે કે પ્રોગ્રામ ડેવલપમેન્ટના તમામ રોલ્સમાં સોફ્ટવેર પરીક્ષણમાં મહત્તમ તક છે કારણ કે મોટાભાગના મેન પાવરની પરીક્ષણ માં જરૂર હોય છે પરંતુ આપણે જો પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ કે કંપનીઓ સોફ્ટવેરનું પરીક્ષણ કરવા માટે લગભગ અડધો સમય વિતાવે છે પરંતુ પછી જ્યારે તેઓ પરીક્ષણમાં ઉતાવળ કરવાનો પ્રયાસ કરે છે તેઓ સમય ઘટાડવાનો પ્રયાસ કરે છે અને 50 ટકા પરીક્ષણ પ્રયત્નો 10 ટકા સમયમાં જ ખર્ચવામાં આવે છે તેથી ડેવલપમેંટ સમયના 90 ટકા અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સ્પષ્ટીકરણ ડિઝાઇન કોડિંગ માટે લેવામાં આવે છે જેને માત્ર 50 ટકા પ્રયાસની જ જરૂર છે પરીક્ષણ પરના બાકીના 50 ટકા પ્રયત્નો 10 ટકા સમયમાં કરવામાં આવે છેતે કેવી રીતે શક્ય છે પરીક્ષણ મહત્તમ સમાંતરણ છે તે અનુમાન કરવા માટે મુશ્કેલ નથી અને કંપની પાસે પરીક્ષકોની સંખ્યા મોટી છે અને તેઓ સમાંતર પરીક્ષણ કરી શકે છે તેથી કોનકરન્ટ પરીક્ષણ સામાન્ય રીતે સોફ્ટવેરના જુદા જુદા ભાગ પર અને તે ભાગના એકીકરણ માટે કરવામાં આવે છે જેમાં મોટા પ્રમાણમાં કોનકરન્ટ પરીક્ષકો વિવિધ પાસાઓ ચકાસી શકે છે જ્યારે સ્પષ્ટીકરણ ડિઝાઇન વગેરે માટે એક સાથે કામ કરી શકે તેવા લોકોની સંખ્યા પ્રતિબંધિત છે કેમ કે ત્યાં ઘણી ક્રમિક પ્રવૃત્તિઓ છે હવે ચાલો આપણે કેટલાક અન્ય પરીક્ષણ તથ્યો જોઈએ વર્ષો વીતવા સાથે પરીક્ષણ મોટા પ્રમાણમાં જટિલ અને સુસંસ્કૃત બન્યું છે કારણ કે પ્રોગ્રામ પોતે પણ મોટા અને જટિલ બની રહ્યા છે નવા નવા પ્રોગ્રામિંગ ઉદાહરણ આવી રહ્યા છે જેમ કે વેબ આધારિત સોફ્ટવેર અથવા મોબાઇલ ફોન પર ચાલતા સોફ્ટવેર જેવા ઘણા બધા ટૂલ્સ આવ્યા છે તેથી પરીક્ષકને આ સાધનો વિશે જાણવાની જરૂર છે અને એટલું જ નહીં તેને નવી પરીક્ષણ તકનીકો પણ જાણવાની જરૂર છે તેથી શરૂઆતના સમયમાં લગભગ 50 60 વર્ષ પહેલાં જ્યારે પ્રોગ્રામર પરીક્ષણ કરતો હતો ત્યારે તે સંભવત કેટલાક ઇનપુટ માટે પરીક્ષણ કરતાં જે મંકી પરીક્ષણ તરીકે ઓળખાતું હતું પરંતુ પછી છેલ્લા દાયકામાં ખૂબ ડેવલપમેંટ થયો છે જેથી પરીક્ષણ ખૂબ જ વિશિષ્ટ અને ખૂબ જ વ્યવસાયિક કરવામાં આવે છે તો ચાલો તે જોઈએ હું કહું છું કે લાંબા સમય પહેલા પરીક્ષણમાં ફક્ત પ્રોગ્રામમાં કેટલાક મૂલ્યો ઇનપુટ આપી કરવામાં આવતું હતું અને પ્રોગ્રામને ક્રેશ કરવાનો પ્રયાસ કરવામાં આવતો અથવા પ્રોગ્રામ કેટલાક ખોટા પરિણામો લાવે છે કે કેમ તે જોવામાં આવતું અને તે જ કારણ છે કે પરીક્ષણ ખૂબ જ આકર્ષક માનવામાં આવતું નહોતું કારણ કે ફક્ત રેન્ડમ મૂલ્યોને ઇનપુટ કરવામાં આવતું પરંતુ હવે તે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે હવે પરીક્ષણ એ કોઈ પણ કંપનીમાં સૌથી મુશ્કેલ કામ છે અને મંકી પરીક્ષણ દ્વારા કોઈ વધુ સોફ્ટવેર પરીક્ષણ કરવામાં આવતું નથી મંકી પરીક્ષણ એ ફક્ત રેન્ડમ મૂલ્યોને ઇનપુટ આપે છે અને તે જોશે કે સોફ્ટવેર કાર્ય કરે છે કે નહીં હવે પરીક્ષકોને વિવિધ પરીક્ષણ તકનીકોનું સારું જ્ઞાન હોવું જરૂરી છે અને તેમાંના મોટી સંખ્યામાં આપણે આગળના સત્રોમાં જોશું અને અમુક સ્વચાલિત સાધનો ઉપલબ્ધ છે જેમાં પણ પરીક્ષકોએ નિપુણતા વિકસાવવી આવશ્યક છે હવે ચાલો આ સવાલનો જવાબ આપીએ કે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં ક્યારે પરીક્ષણ કરવામાં આવે છે જો આપણે ડેવલપમેંટના વોટરફોલ મોડેલ પર વિચાર કરીએ તો પરીક્ષણ સામાન્ય રીતે ડેવલપમેંટ ચક્રના અંતમાં થાય છે તેથી તે કોડિંગદરમિયાન છે એકમ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે અને પછી એકીકરણ અને સિસ્ટમ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે તેથી વોટર ફોલ મોડેલનો ઉપયોગ કરીએ તો પરીક્ષક બાકીનો સમય શું કરે કેમ કે ખરેખર અંતમાં જ પરીક્ષકોની જરૂર હોય છે અને આપણે કહ્યું હતું કે આપણી પાસે મોટી સંખ્યામાં પરીક્ષકો છે તો તેઓ વોટરફોલ મોડેલમાં ડેવલપમેંટ ચક્રના પ્રારંભિક ભાગમાં શું કરશે પરંતુ હાલની ડેવલપમેંટ પદ્ધતિ જેમ કે એજાઇલ પદ્ધતિ છે જેમાં પરીક્ષણ આખા ડેવલપમેંટ ચક્રમાં ફેલાયેલું છે અને V મોડેલમાં પણ ડેવલપમેંટના તમામ ચક્ર પર પરીક્ષણ કરવામાં આવ્યું છે તેથી પરીક્ષકો મોડેલ ચક્રના દરેક ભાગમાં કંઈક અને કંઈક કરવામાં વ્યસ્ત છે અને તેથી સોફ્ટવેરની ભૂલો અગાઉથી જ ખુલ્લી પડી છે ચાલો આપણે અહીં જોઈએ અહી યુનિફાઇડ પ્રક્રિયાના જુદા જુદા પ્રયત્નો જરૂરી છે એકીકૃત પ્રક્રિયામાં 4 તબક્કાઓ પ્રારંભ વિસ્તરણ બાંધકામ અને ટ્રાનજિશનinception elaboration construction and transition છે અને ફક્ત જુઓ કે પરીક્ષણ દરેક તબક્કામાં છે આખા ચક્રમાં તેઓ એકમ પરીક્ષણને વ્યાખ્યાયિત કરે છે એકીકરણ પરીક્ષણને વ્યાખ્યાયિત કરે છે અને ઉપયોગિતા પરીક્ષણને નિર્ધારિત કરે છે વપરાશકર્તા સ્વીકૃતિ પરીક્ષણને વ્યાખ્યાયિત કરે છે ખરેખર કોઇ પુનરાવર્તન ડેવલપમેંટ પ્રક્રિયાઓ જે અત્યારે ખૂબ જ લોકપ્રિય છે તેમાં દરેક પુનરાવર્તન માટે નાનું વોટરફોલ છે જ્યાં સ્પષ્ટીકરણ ડિઝાઇન કોડિંગ અને પરીક્ષણ કરવામાં આવે છે તેથી કોઈપણ પુનરાવર્તિત ડેવલપમેંટ પદ્ધતિમાં પરીક્ષણ એ બધા વોટરફોલમાં હાજર હોય છે અને તેને સંબંધિત ડેવલપમેંટ પરીક્ષણ અંત તરફ છે પરંતુ હવે આ પ્રશ્ન પૂછવા દો કે એકવાર પ્રોગ્રામમાં ટેસ્ટિંગ થાય છે તેમાં તમે ઇનપુટ સંખ્યા આપી ભૂલો શોધી શકો છો જેમ તમે વધુ ઈન્પુટ આપશો તેમ વધુ ભૂલો મળશે પરંતુ ભૂલો તેની અસર સમય પર પડશે મારો મતલબ કે તમે ક્યારે પરીક્ષણ કરવાનું બંધ કરો છો એક જવાબ એ છે કે એક કે બે દિવસમાં જો ભૂલો ન મળે તો તેનો મતલબ ભૂલોની સંખ્યામાં ઘટાડો થયો છે તેથી ત્યારે પરીક્ષણ બંધ કરી શકાય છે જોકે તે ચોક્કસ એપ્લિકેશન પર આધારિત છે કે જેના માટે સોફ્ટવેર વિકસિત કરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલુ પરીક્ષણ કરવું તે જાણવાની અન્ય રીતો પણ છે બીજી વસ્તુ જે આપણે કરી શકીએ છીએ તેમાં પ્રોગ્રામ મેનેજર પ્રોગ્રામ કોડમાં ભૂલો મોકલે કે જે પરીક્ષકોને ખબર નથી અને પછી પરીક્ષકો સોફ્ટવેરનું પરીક્ષણ કરે છે નિષ્ફળતાની જાણ કરે છે અને પછી આ ડેવલપમેંટ કર્તાઓ દ્વારા ડીબગ થાય છે અને પ્રોગ્રામમાં જો બધી ભૂલો શોધી કાઢવામાં આવે તો એવું ધારી શકાય કે હવે અન્ય ભૂલો હશે નહીં અને ટેસ્ટિંગ અટકાવી શકાય તેથી બગ્સ સીડ કરી અને તેમાંથી કેટલા પાસ થઈ રહ્યા છે તે સૂચવે છે કે સોફ્ટવેરનું કેટલી હદે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે હવે ચાલો બીજી પરિભાષા સાચી કરીએ તે પણ ઘણીવાર ઉપયોગમાં આવે છે વેરિફિકેશન વિરુદ્ધ વેલીડેશન માન્યતા વેરિફિકેશન નો મતલબ એ છે કે તે ચકાસવા માટે વપરાય છે કે શું એક તબક્કે રહેલી પ્રોડક્ટ કે જે ચક્રમાં વિકસિત થાય છે તે પછીના તબક્કામાં ઉત્પાદનને અનુરૂપ છે કે કેમ એટલેકે એક તબક્કાનું આઉટપુટ એ પછીના તબક્કાના ઉત્પાદનને અનુરૂપ છે કે નથી આપણે ચકાસીએ છીએ કે ઉત્પાદન તેના પાછલા તબક્કાને અનુરૂપ છે કે કેમ પણ તેની ચકાસણી કેવી રીતે કરી શકાય છે આપણે ચકાસીએ છીએ કે ઉત્પાદન તેના પાછલા તબક્કાને અનુરૂપ છે કે કેમ પણ તેની ચકાસણી કેવી રીતે કરી શકાય છે ચકાસણી તકનીકો એ સિમ્યુલેશન સમીક્ષા છે પરંતુ તેનાથી વિપરીત વેલીડેશન એ નિર્ધારિત કરવાની પ્રક્રિયા છે કે પૂર્ણરૂપે કાર્યરત સોફ્ટવેર એ દસ્તાવેજ ને અનુરૂપ છે કે નહીં આપણે કહી શકો છો કે જે વેરિફિકેશન ને ડેવલપમેંટ ચક્ર ના તબક્કામાં નોંધાતી ભૂલો સાથે લાગે વળગે છે જ્યારે વેલીડેશનમાં એ ખાતરી કરવામાં આવે છે કે ઉત્પાદન ભૂલ મુક્ત છે તેથી બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે વેરિફિકેશનઆપણે તેને યોગ્ય રીતે વિકસાવી રહ્યા છીએ કે નહીં તેની સાથે સંબંધિત છે અને વેલીડેશન એ આપણે ઉત્પાદન યોગ્ય રીતે વિકસિત કર્યું છે કે કેમ તેની તપાસ સાથે સંબંધિત છે તેથી વેરિફિકેશનમાં આપણે ચકાસીએ છીએ કે આપણે તેને યોગ્ય રીતે વિકસાવી રહ્યા છીએ અથવા ઉત્પાદન યોગ્ય રીતે વિકસિત થઈ રહ્યું છે તેથી વેરિફિકેશન અને વેલીડેશન માટેની આ કેટલીક તકનીકો છે વેરિફિકેશનમાં આપણે સમીક્ષા સિમ્યુલેશન એકમ પરીક્ષણ એકીકરણ પરીક્ષણ અને સિસ્ટમ પરીક્ષણનો ઉપયોગ કરીએ છીએ શું તે આશ્ચર્યજનક લાગે છે કે આપણે એકમ પરીક્ષણ અને એકીકરણ પરીક્ષણ એ વેરિફિકેશન તકનીક છે તેવું લખ્યું છે હા આ વેરિફિકેશન તકનીક છે કારણ કે યુનિટ પરીક્ષણનો ઉપયોગ યુનિટ ડિઝાઇન સાથે સુસંગત છે કે કેમ તે તપાસવા માટે થાય છે જ્યાં યુનિટ એ ફંકશન અથવા મોડ્યુલ હોઈ શકે છે અને તે જ રીતે એકીકરણ પરીક્ષણ પણ છે વેરિફિકેશન તકનીક છે જ્યારે સિસ્ટમ પરીક્ષણ એ વેલીડેશન તકનીક છે આપણે આ તબક્કે અટકીશું અને આગળના સત્રમાં અહીથી આગળ વધીશું